બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 4 માં અને લેક્ચર નંબર 37 માં છીએ અહીં અમે પ્લેનોના સપાટીplane પ્રોજેક્શન્સ જોઈ રહ્યા છીએ પહેલાના વર્ગો મા આપણે પોઇન્ટના પ્રોજેક્શન્સ લાઇનોના પ્રોજેક્શન્સ જોવાની કોશિશ કરી હતી અને હવે આપણે પ્લેનોના પ્રોજેક્શન્સને જોવા જઈશું ચાલો જોઈએ કે પ્લેનોના આ પ્રોજેક્શન્સ શું છે વ્યાખ્યા પ્રમાણે પ્લેન એ દ્વી પરિમાણીય પદાર્થ છે તેની લંબાઈ હોય છે તેની પહોળાઈ હોય છે ઉદાહરણ તરીકે જો આપણે આ ડ્રોઇંગ શીટ લઈએ છીએ તો તે પ્લેન છે તેની લંબાઈ અથવા પહોળાઈની તુલનામાં જાડાઈ ઘણી ઓછી હોય છે તેથી આવા પ્રકારના પદાર્થો જેમ કે લંબચોરસ ચોરસ વર્તુળ ટ્રેપેઝિયમસમલંબ ચતુષ્કોણ અને આવા પ્રકારનાં પ્લેનો જો તેઓ હોરીઝોન્ટલ પ્લેનો અને વર્ટિકલ પ્લેનોને ધ્યાનમાં રાખીને હોરીઝોન્ટલ પર વિવિધ પ્રકારનાં ખૂણા બનાવે છે તો તેમના પ્રોજેક્શન્સ કેવા દેખાય છે કેટલીકવાર એવુ થાય છે કે આ લંબચોરસ છે જે તેઓ બંને હોરીઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંને સપાટી સાથે ખૂણા ધરાવતા હોઈ શકે છે જુદી જુદી ધાર વિવિધ પ્રકારનાં ખૂણા બનાવે છે અને જો તે શરત છે તો આપણે તે પધ્ધતિસર દોરી શકીએ છીએ ચાલો જોઈએ કે સામેનો દેખાવ કેવો છેઉપરથી તે કેવું દેખાય છે અને બાજુએથી જોતા તે કેવું છે તેથી સામાન્ય રીતે આપવામાં આવતી માહિતી તે પ્લેનની આકૃતિ ઉપરનું વર્ણન હોય છે જેમ કે તે એક ચોરસ જેવું છે અથવા કોઈ લંબચોરસ છે કે જેની લંબાઈ અને પહોળાઈ આપેલી હોય અને હોરીઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં તેની સ્થિતિ સામાન્ય રીતે આપવામાં આવે છે સંભવત આપણી પાસે સંદર્ભ પ્લેનોમાંની એક સપાટીની સાથે એંગલ હોઈ શકે છે અને તેના સંદર્ભ પ્લેન સાથેના કિનારીઓના એંગલ પણ કેટલાક કિસ્સાઓમાં ઉપલબ્ધ હોય છે જો તે કિસ્સો હોય તો શું આપણે આગળનું દેખાવ ઉપરનું દેખાવ અને બાજુનું દેખાવ દોરવાની સ્થિતિમાં હોઈ શકીએ ચાલો આપણે લંબચોરસ વિશે જોઇએ તેથી હોરીઝોન્ટલ પ્લેનની સમાંતર એક લંબચોરસ છે તે ત્રિ પરિમાણીયમાં માં તે કેવો દેખાય છે તેથી આપણી પાસે અહીં એક લંબચોરસ છે અને આ હોરીઝોન્ટલ પ્લેનને સમાંતર છે આ હોરીઝોન્ટલ પ્લેન છે ત્રિ પરિમાણોમાં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જો આપણે આ દૃષ્ટિકોણથી જોઈએ છીએ તો આ આખી રેખા એકીકૃત થાય છે અને આપણે એક વર્ટિકલ રેખા જોશું અરે આપણે આગળના વ્યૂમાં એક હોરીઝોન્ટલ રેખા જોઈશું જો આપણે આ લંબચોરસ નીચે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તો તે આપણને વધુ એક લંબચોરસ આપે છે જ્યારે આ લંબચોરસ હોરીઝોન્ટલ પ્લેનને સમાંતર હોય ત્યારે આ લંબચોરસની સંપૂર્ણ લંબાઈ તેને આગળના દેખાવમાં જોઈ શકાય છે તેનું સંપૂર્ણ ક્ષેત્રફળ તેના ઉપરના દેખાવમાં જોઈ શકાય છે જ્યાં આપણી પાસે લંબાઈ અને પહોળાઈ પણ છે તેથી જો આપણે આ હોરીઝોન્ટલ પ્લેનને 90 ડિગ્રી જેટલું ફેરવી રહ્યા છીએ તો આપણે શું કરીશું તે પ્રોજેક્શન્સ બતાવવા માંગીએ છીએ પહેલા આપણે a b a શોધીએ તો ચાલો આને પોઇન્ટ A કહીએ અને આ બિંદુ B છે અને આ બિંદુ C છે અને આ બિંદુ D છે તેથી જ્યારે આપણે તે રીતે પ્રોજેક્ટ કરીએ છીએ ત્યારે આગળના દેખાવમાં બંને પોઇન્ટ A અને B એક જ સ્થાને ભેગા થાય છે તો આગળનાં વ્યુમાં આપણે જે જોવા જઈએ છીએ તે એક જ સ્થાન પર a b તેવી રીતે એક જ સ્થાને cd જોવા મળશે આ રીતે આપણે અવલોકન કરીએ છીએ તે પછી જો અમે તેને નીચે લંબાવી રહ્યાં હોઈએ તો તેમના પ્રોજેક્શન્સ કંઈક આવા જોવા મળશે જો આપણે વર્ટિકલ પ્લેનની સામે જ્યાંથી બિંદુ શરૂ થાય છે તે બરાબર જાણતા હોઇએ તો આપણે a બિંદુ સ્થિત કરવાની શરતમાં હોઈશું તેથી a બિંદુ શોધવા માટે બીજી હોરીઝોન્ટલ રેખા દોરો અને લંબચોરસની પહોળાઈ ની માહિતી છે તેથી આપણે b પોઇન્ટ સ્થિત કરવાની શરતમાં હોઈશું એકવાર b ની જાણ થતાં આપણે આ લોકસ જાણી શકીએ તેથી c પોઇન્ટ આપણે તેને સરળતાથી નોંધી શકીએ પહેલેથી જ આપણે આ a બિંદુને જાણીએ છીએ પહેલેથી જ આપણે a બિંદુ જાણીએ છીએ તેથી તે પહોળાઈ ના કારણે આપણે d પોઇન્ટ પણ શોધી શકીએ છીએ તેથી ab bc cd અને ad બિંદુઓ જોડી દો આ રીતે આપણે તે લંબચોરસનો ઉપરનો દેખાવ બનાવીશું ચાલો જોઈએ કે આ જ લંબચોરસ હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલું છે કે નહીં તો તે માટે આપણે કલ્પના કરીએ કે આપણી પાસે કંઈક વર્ટિકલ પ્લેન જેવું છે ત્યાં હોરીઝોન્ટલ પ્લેન છે અને આપણો લંબચોરસ હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલો છે સંભવત તે આ પ્રકારનો લંબચોરસ હોઈ શકે છે આ લંબચોરસ છે તેથી તમારો A પોઇન્ટ B પોઇન્ટ C અને D પોઇન્ટ છે તેથી તે આપણને એક ઈન્કલીનેશન કોણ આપે છે જે આપણે આ આગળના દેખાવ પર જોઈ શકીએ કે જે વર્ટિકલ પ્લેન પર બનેલું છે આ એક હોરીઝોન્ટલ પ્લેન છે અને આ આપણને ઉપરના દેખાવ વિષે માહિતી આપે છે તેથી જો આપણે અહીં જોતા હોઈએ તો આ લાઇન એક વલણ તરફ નકશા કરે છે જેથી હોરીઝોન્ટલ પ્લેનને ધ્યાનમાં રાખીને વલણ કોણ આપણે આગળના દેખાવમાં જોવાની સ્થિતિમાં હોઈશું જ્યારે આપણે આ લંબચોરસને હોરીઝોન્ટલ પ્લેન પર નીચે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ ત્યારે આ બિંદુઓ વિશે કે જો આપણો ઝોક હોય અને પરિભ્રમણ આ બિંદુ અને બી પોઇન્ટ વિશે થાય છે તો પછી એબી પોઇન્ટ્સ તેમનામાં મેપ કરવામાં આવશે આ છે આ બી છે પરંતુ સી બિંદુ નકશા એક પર અહીં અને અહીં ખૂબ નજીકનું અંતર છે કારણ કે તે એક પ્રોજેક્શન્સ છે તેનો પ્રોજેક્શન્સ હંમેશાં ઘટે છે તો બીસી લોઅર કેસ લેટર બીસી અપર કેસ લેટર બીસી લંબાઈ કરતા નાનું હોય છે તેથી જો આપણે આ ચિત્ર ફરીથી દોરતા હોઈએ તો ચાલો આપણે તેને જોઈએ કારણ કે આપણે આં લાઈન ને આં વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્ટ થવા છતાં લંબાઈ બદલાતી નથી તેથી સૌ પ્રથમ આપણે એ શોધી કાઢીએ કે આપેલા હોરીઝોન્ટલ પ્લેનમાં બરાબર A બિંદુ B બિંદુ પોઇન્ટ સ્થિત છે એકવાર આપણે હોરીઝોન્ટલ પ્લેનથી આટલી લંબાઈ જાણીશું તરત જ આપણે ત્યાં a અને b બિંદુ શોધીશું અને આ લંબચોરસ હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે તેથી આપણે ધારી શકીએ કે વર્ટિકલ પ્લેનમાં તે c અને d લાઇનો દોરીએ છીએ કારણ કે આ લંબાઈ આપણે તેને આગળના દેખાવથી પ્રાપ્ત કરવાની સ્થિતિમાં હોઈશું તેથી અમે તે શોધીએ છીએ એકવાર આ લાઇનો દોરાઈ જાય પછી આપણે તે બધી રીતે નીચે બાજુ પ્રોજેકટ કરીએ છીએ અને ઉપરના દેખાવ પરથી આપણે જાણીએ છીએ કે આ A બિંદુ કેટલું દૂર છે અથવા કદાચ વર્ટિકલ પ્લેનની સામે કેટલા અંતરે આવેલું છે જ્યાં આ બિંદુ a સ્થિત છે એ જ રીતે આપણે તે b પોઇન્ટ શોધીએ છીએ હવે એ લોકસ રેખાઓ દોરો કે જે આ પ્રોજેક્ટર લાઇનને છેદે છે જેના વડે આપણે a b c અને d બિંદુ મેળવી શકીએ એકવાર આપણે જાણી લઈએ કે આપણી પાસે પ્રોજેક્શન્સ તરીકે આ લંબચોરસ મા ઘટાડો આવેલો છે જો નાની બાજુ પણ હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલ હોયતો આપણે હજુ એ શોધી શકીએ છે તો ચાલો આપણે તે ચિત્રમાં જોઈએ આપણી પાસે પહેલેથી જ એક લંબચોરસ છે ઉદાહરણ તરીકે આ તે લંબચોરસ છે જેનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ શરૂઆતમાં હોરીઝોન્ટલ પ્લેનને સમાંતર છે તે પછી આપણી પાસે આ ખૂણો છે તે પછી આપણે તેને તે દિશામાં ઝુકાવવા માંગીએ છીએ તેથી તે 3 દિશાઓ કરતા વધુ માં છે તેથી જો આ હોરીઝોન્ટલ પ્લેન છે તો પહેલા આપણે તેને આં દિશામાં નમાવેલું છે પછી આપણે તેને તે દિશામાં નમાવવા માગીએ છીએ જો તે શરત છે તો તમે જે પ્રોજેક્શન્સ જોઇ રહ્યા છો તે શું છે શું તમે સંપૂર્ણ લંબચોરસ જોવાની સ્થિતિમાં છો ઉદાહરણ તરીકે આ તે વિસ્તાર છે જે તમે જોઈ રહ્યાં છો પરંતુ હું તેને ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હવે પ્રોજેક્શન્સ સ્તરે જો તમે જોઈ રહ્યાં છો કે તમને એવું લાગે છે કે તે લંબચોરસનું ક્ષેત્રફળ ખૂબ ઓછું થઈ ગયું છે તમે તે જુઓ મારા ઇન્કલિનેશન કોણ પર આધારિત જ્યારે તમારી પાસે આ પ્રોજેક્શન્સ હોય ત્યારે તમે તેને જુદી રીતે જ જોશો આ જ વસ્તુ આ ઉપયોગ માટે પણ થઈ શકે છે ચાલો આ બોક્સ પસંદ કરીએ આપણી પાસે આ બોક્સ છે જુઓ તમે જે રીતે સમજો છો અને તે કેવું દેખાય છે તે બંને જુદા લાગે છે હવે આ એક જો આપણે અહી ઇન્કલીનેશન કરવા જઈ રહ્યા છીએ અને તમે તેને તે રીતે જોઈ શકો છો તો આ લંબચોરસ છે ચાલો માની લઈએ કે તમે આ જોઈ રહ્યા છો પછી ભલે હું તેને કોઈ દિશામાં ફેરવું જો તમે આગળના વ્યૂ પર તમે સરખો જ લંબચોરસ જોશો હવે જો હું તેને કંઈક અલગ રીતે નમાવું છું કે તમે કંઈક બીજું જોશો તો આ લાઇનની જેમ તમે પણ આ જોશો અને તે પાછલી બાજુની લાઇન તમે અહીં જોશો આ તમે જોઈ રહ્યા છો તે રીતે છે તેથી અમારી સ્લાઇડ પર તે જ રીતે જ્યારે અમે આ લંબચોરસનું નિરીક્ષણ કરી રહ્યા હોય જ્યારે તમે પ્રોજેક્ટ કરી રહ્યા હો ત્યારે જોવાઈ રહેલા દેખાવો જો તમે કોઈક ત્રીજો વ્યક્તિ તરીકે આગળના દેખાવો પર ધ્યાન આપતા હોવ તો આ લંબચોરસ ક્યારેક તે સમાંતર બાજુ ચતુષ્કોણ જોવા મળે છે તો ક્યારેક તે સમલંબ ચતુષ્કોણ તરીકે બદલાય છેઅને અન્ય ઘણા પ્રકારો ના આકાર જોવા મળી શકે છે તેથી ઉત્પાદન માટે કે ઉત્પાદન પ્રક્રિયાઓ માટે આ દેખાવો આવી વસ્તુઓના નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી પાસે કોઈ ટેપર્ડ વસ્તુ છે જેને તમે ઉપરના દેખાવથી અવલોકન કરવા માંગો છો તમે જે માહિતી મેળવી રહ્યા છો તે જાણ્યા વિના આવા પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરવું મુશ્કેલ છે અને આ પ્રોડક્શન ટીમને સ્પષ્ટ રીતે માહિતી પહોંચાડવી પડશે તો ચાલો આપણે શીખીએ કે સરળ લંબચોરસ વસ્તુ માટે પણ આવા પ્રકારના રોટેટેડ ઇનક્લાઇન્ડ પ્રકારના ઓબ્જેક્ટ કેવી રીતે દોરવા જો આપણે આ લંબચોરસ કોઈ રીતે ફેરવીએ છીએ તો પછી તે ઉપરના દેખાવમાં કેવો દેખાય છે જેમ કે ફેરવેલો દેખાવ આવે છે સ્ક્વિઝ્ડ કરવામાં આવેલો છે તે જ રીતે આગળના દેખાવમાં તે સંપૂર્ણપણે સમાંતર બાજુ ચતુષ્કોણ મા બદલાય ગયેલો જોવા મળે છે તેથી ચાલો આપણે વ્યવસ્થિત રીતે કોઈ પ્રશ્ન પૂછીએ જો આપણે કોઈ લંબચોરસ લેવા જઈએ તો પહેલા તેને હોરીઝોન્ટલ પ્લેનથી ઊંચકીએ જેથી તે હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ખૂણો બનાવે અને પછી આ નાની ધારની ફરતે ફેરવો તેથી આ નાની ધારને તે રીતે ખસેડો જો આ શરત છે તો જો આપણે આ બિંદુઓ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તો આપણને કેવા પ્રકારના ઓબ્જેકટ મળશે એ જ રીતે આ બિંદુઓ પ્રોજેક્ટ કરો તે કેવી રીતે કરવું આપણે તે શીખવા માંગીએ છીએ તેથી પહેલી વસ્તુ જે આપણે પહેલાથી જોઇ છે તે કંઈક લંબચોરસ અને લાઈન જેવું છે પછી આપણી પાસે જે પણ પ્રોજેક્શન્સ મળી આવે જેમકે તેને ફેરવો તેથી આપણી પાસે તે લાઇન પ્રોજેક્શન હશે અને તેથી આપણે તેને દોરિશું ચાલો જોઈએ કે પ્રથમ જો વસ્તુ આપણા હોરીઝોન્ટલ પ્લેનને સમાંતર તો તે કઈ રીતે કરવુ આ પહેલો ક્રમાંક છે અહી 3D પર આ લંબચોરસ સમાંતર આવે છે જ્યારે તે વર્ટીકલ પ્લેનમાં જોઇએ ત્યારે ફ્રન્ટ વ્યૂમાં થઈ જાય છે ત્યારે આપણે તે લંબાઈ દોરી શકીએ છીએ અને a b c અને d સ્થિત કરો એ જ રીતે ઉપરના વ્યૂમાં આ લંબચોરસ દોરો હવે આપણે આ લંબચોરસને ચોક્કસ કોણથી ફેરવવા માંગીએ છીએ ચાલો આપણે કહીએ કે 30 ડિગ્રી આપણે તેને ફેરવવા માંગીએ છીએ આ અહી 30 ડિગ્રી છે આપણે આ 30 ડિગ્રી ફેરવ્યા પછી ક્યાં અવલોકન કરીએ છીએ જો આપણે AB લાઇન ની સંદર્ભ ફેરવીએ તો આ C અને D બિંદુ ને થોડા ઉપર ખસેડો જો તે શરત છે તો આપણે જોઇએ છીએ કે BC લાઇન અને AD લાઈન આગળના વ્યૂમાં એક જ જગ્યાએ 30 ડિગ્રી કોણ બનાવે છે તેથી વર્ટિકલ પ્લેનમાં 30 ડિગ્રીના ખૂણા સાથે સમાન લંબાઈ BC અથવા AD જેટલી રેખા દોરો ચાલો આને a b c અને d કહીએ એકવાર તે થઈ જાય પછી c થી નીચે તરફ લાઈન પ્રોજેક્ટ કરો અને a માંથી પણ નિચે તરફ઼ લાઈન પ્રોજેક્ટ કરો જ્યારે આપણે ઉપરની બાજુથી જોઈએ છીએ ત્યારે આ લંબાઈ ભાગ્યે જ બદલાય છે આ AB સરખું જ રહેશે તેથી તે આગળ કેટલું છે ઉપર કેટલું છે તેના આધારે પહેલા a બિંદુને સ્થિત કરો પછી a અને b સ્થિત કરો એકવાર આપણે જાણીએ પછી આપણે સંપૂર્ણ a b c અને d દોરવા માટે લોકસ પોઇન્ટ બનાવી શકીએ છીએ સામાન્ય રીતે જ્યારે આપણે આ પ્રકારના પ્લેનોના પ્રોજેક્શન્સ દોરીએ છીએ ત્યારે આપણી પાસે ઘણા બધા ચિત્ર હોય છે તો તે જુદા કરવા માટે પ્રથમ આકૃતિ ને આપણે a લખીએ છીએ બીજી આકૃતિ માટે આપણે તેને a 1 લખીશું અને આ લાઈનના પ્રોજેક્શન્સ છે જો બીજું ચિત્ર આવે તો સ્વાભાવિક રીતે તે a 2 b 2 બને છે અને તે જ રીતે આપણે પ્રમાણભૂત પદ્ધતિ થી નામાંકન કરીએ છીએ તેથી આ લંબચોરસને પ્રોજેક્ટ કરીને આપણે a 1 b 1 c 1 d 1 લાઇન દોરવાની સ્થિતિમાં હોઈશું એકવાર તે થઈ ગયા પછી અમે આખા લંબચોરસને કોઈ ચોક્કસ લાઇનના સંદર્ભમાં ફેરવવાની સ્થિતિમાં હોઈશું ચાલો આપણે આના માટેના પ્રોજેક્શન્સ a 1 b 1 c 1 d 1 ને ધ્યાનમાં લઈએ અમે આ c 1 માટે d 1 પોઇન્ટ ના સંદર્ભમાં ફેરવવા માંગીએ છીએ તેથી આ બિંદુ ત્યાં જશે જો ત્યાં શરત છે કે તે બરાબર કઈ જગ્યાએ સ્થિત હશે તેથી a 1 પણ આગળ જાય છે જો આપણે d 1 પોઇન્ટની આસપાસ ફેરવતા હોઈએ તો ચાલો તેને ડ્રોઇંગ શીટ પર સ્થિત કરી બતાવીએ જો હું આ બિંદુને a1 તરીકે સ્થિત કરુ આ બિંદુને d 1 તરીકે આ બિંદુને b 1 તરીકે અને આ બિંદુને c 1 તરીકે તો ચાલો આપણે આ લાઈનો જોડી દઇએ કદાચ આ આપણી પાસે જે લંબચોરસ છે તે હશે આપણે જે જોઈએ છે તે આને d1 ની આજુબાજુ ફેરવવું છે તેથી આપણે d 1 ની બહાર ન ફેરવવું જોઈએ આ d 1 પોઇન્ટ ના સંદર્ભમાં આપણે તેને ફેરવવું પડશે તેથી આ તે પ્રોજેક્શન્સ છે જે આપણી પાસે પહેલેથી જ છે અને હવે પછીનો પ્રોજેક્શન આપણે જે દોરવા જઈ રહ્યા છીએ તે d 1 પોઇન્ટની આસપાસ છે આપણે તેને ફેરવવા માગીએ છીએ જો તે શરત હોય તો d 1 ત્યાં સરખો જ રહે છે પરંતુ a થી d આપણા હોરીઝોન્ટલ અક્ષના સંદર્ભમાં એક કોણ બનાવશે ચાલો ધ્યાનમાં લઈએ કે આં આપણી હોરીઝોન્ટલ અક્ષ છે જેના સંદર્ભમાં આપણે ફેરવીએ છીએ તેથી હવે પછીના પ્રોજેક્શનમાં આપણે તે રોટેશનને શોધવું પડશે કે જે આપણે દોરવા માંગીએ છીએ તો ચાલો આપણી સ્લાઈડ પર જઈએ તેથી આપણે આ પહેલેથી જ a 1 b 1 c 1 d 1 દોર્યા પછી આપણે d 1 બિંદુ a 1 d 1 ની આસપાસ ફેરવીએ છીએ તેથી આપણે આ રીતે ફેરવીએ છીએ જ્યારે આપણે ફેરવતા હોઈએ ત્યારે તે ફક્ત લંબાઈનું ટ્રાન્સફર થાય છે અમે તેને ત્યાં દોરી રહ્યા છીએ અમે ફક્ત પ્રોજેક્શન ફેરવી રહ્યા છીએ કોઈ ને પણ બદલતા નથી એ જ રીતે a 1 b 1 એ a 1 d 1 ને કાટખૂણે હશે તેથી તે કરવા માટે આપણે તે કાટખૂણે દોરવું પડશે ફરીથી તેની સાથે પણ કાટખૂણે તો આ રીતે આપણે આ લંબચોરસ દોરી શકીએ એકવાર આ લંબચોરસ દોરાઈ જાય પછી આપણે તેના દેખાવો જોઈએ તેથી આપણે શીટ પર અહીં એવુ કરીએ છીએ a 1 બિંદુ આપણે તેને ઉપર તરફ પ્રોજેક્ટ કરીએ છીએ b 1 ને પણ ઉપર પ્રોજેક્ટ કર્યા પછી ફેરવીએ છીએ c 1 પ્રોજેક્શન d 1 પ્રોજેક્શન તેમાંથી પસાર થાય છે પરંતુ પહેલેથી આ કોણ જાણીએ છીએ ત્યાંથી આપણે તેને ફેરવીએ છીએ જેથી d 1 c 1 આપણે તેને સરળતાથી શોધી શકીએ તે જ રીતે જ્યાં તે છેદે છે ત્યાં આને સ્થાનાંતરિત કરો તેથી ચાલો આપણે આ રીતે કરીએ a1 બિંદુને પ્રોજેકટ કરો a1 બિંદુને પ્રોજેક્ટ કરો જ્યાં તે છેદે છે તે સ્થિત કરો તેવી જ રીતે b 1 ને તે લાઇન પર પ્રોજેક્ટ કરી તેને સ્થિત કરો c માંથી c 1 પ્રોજેક્ટ કરો તેવી જ રીતે d 1 એ લાઇન પર પ્રોજેક્ટ કરો તેને સ્થિત કરો એકવાર પ્રોજેક્શન થઈ ગયા પછી આપણે હંમેશા આ બિંદુઓને જોડી શકીએ છીએ જેથી અંતિમ આકૃતિ આપણે કેવી દેખાશે ચાલો આ સ્લાઇડ પર ઉદાહરણ 1 જોઈએ અમારી પાસે લંબચોરસ 30 mm અને 50 mm આ બાજુઓ છે જે હોરીઝોન્ટલ પ્લેન પર પડેલી છે એક નાની બાજુ પર જે 30 ડિગ્રી હોય છે ભૂલ થઇ છે મારાથી કે આ 30 ડિગ્રી વર્ટિકલ પ્લેન તરફ વળેલું છે જ્યારે પ્લેનની સપાટી 45 ડિગ્રી બનાવે છે હોરીઝોન્ટલ પ્લેન તરફના ઢાળ સાથે જો તે શરત હોય તો તેના પ્રોજેક્શન દોરો તેથી આપણી પાસે જે છે તે 30 mm બાય 50 mm નો લંબચોરસ છે જેની બાજુઓ હોરીઝોન્ટલ પ્લેન પર પડેલી છે અને એક નાની બાજુ તે વર્ટિકલ પ્લેનમાં 30 ડિગ્રી બનાવે છે તેનો અર્થ એ કે જો આપણે આને લંબચોરસ તરીકે લઈએ છીએ ચાલો ધ્યાનમાં લઈએ કે તેની એક બાજુ 50 mm એક બાજુ 30 mm છે અને આ હોરીઝોન્ટલ પ્લેન પર પડેલું છે અને નાની બાજુ અમારી પાસે જે પણ નાની બાજુ છે તે વર્ટિકલ પ્લેનમાં 30 ડિગ્રી ઢાળ બનાવી રહી છે જેથી આપણે વર્ટિકલ પ્લેન તરફ 30 ડિગ્રી નો ઢાળ જોશું જો આપણી પાસે આ ફેરવ્યા પછીના દેખાવમાં છે તો આપણી પાસે તે ઢાળ નો ખૂણો હશે તો ચાલો આ દોરવા માટે આપણી ડ્રોઇંગ શીટ જોઈએ તે કેવી રીતે કરવું તેથી સૌ પ્રથમ પ્લેનોના પ્રોજેક્શન્સમાં XY પ્લેન દોરો આપણને લાંબી XY લાઇન આવશ્યક છે કારણ કે ત્યાં હંમેશા 2 3 દેખાવ હોય છે ચાલો આને એક X અક્ષ કહીએ ક્યાંક Y અક્ષ તે 30 mm બાય 50 mm નું લંબચોરસ છે જ્યાં તે હાજર છે આપણે તે કારણોસર જાણતા નથી કારણ કે આપણે જે કરીએ છીએ તે સૌ પ્રથમ 30 અને 50 નો લંબચોરસ દોરીએ છીએ તેથી શરૂઆતમાં અમે સમાંતર એવા પ્લેનથી પ્રારંભ કરીએ છીએ પછી હોરીઝોન્ટલ પ્લેન સાથે વર્ટિકલ પ્લેન સાથે એક ખૂણો બનાવો તેથી આ લંબચોરસ છે જે આપણી પાસે આવું કંઈક હોઈ શકે છે અને પછી આવી પ્રકારની વસ્તુ બનાવી શકો છો પછી દેખાવોને એક જ લાઈનમાં ગોઠવણી કરો આ જ રીતે આપણે પ્રારંભ કરીએ છીએ તેથી સૌ પ્રથમ 30 બાય 50 નો લંબચોરસ બનાવો a b c અને d પોઇન્ટ્સ નામ આપો અને તેનો પ્રોજેક્શન હંમેશા રહે છે આ સ્થાન પર ચાલો આપણે જુઓ કારણ કે આપણને આગળ અને દૂર કેટલું તે ખબર નથી તેથી અમે એક સ્થાનથી શરૂ કરીએ છીએ અને આ એક a b બંને c અને d સાથે એકરૂપ છે હવે આને રેસ્ટ આપવું પડશે તેથી આ સમગ્ર લંબચોરસને હોરીઝોન્ટલ પ્લેન પર પડીને રહેવું પડશે એટલે કે મારે તેને તે રીતે લાવવું પડશે નાની બાજુ હંમેશા વર્ટિકલ પ્લેન સાથે 30 ડિગ્રી બનાવે છે તેથી તે એક રેખા દોરો જે પ્લેનમાં 45 ડિગ્રી બનાવે છે તો ચાલો આપણે અહીંથી શરૂ કરીએ તે આ બિંદુથી 45 ડિગ્રી બનાવે છે 45 તો ચાલો લંબચોરસ ને સાથે જોડી દઈએ જે આ સ્થાનમાં રહેલો છે અને લંબાઈ આપણે જે જોવા જઈએ છીએ તે સાચી લંબાઈ છે જે આપણે જોવાની છે જેથી આપણે તે આખી 50 mm લંબાઇ આપણે સ્થિત કરવાની છે તેથી અહીં જો આપણે 50 mm લઈએ છીએ તેને સ્થિત કરો ચાલો આપણે તેને ફક્ત ફેરવ્યું છે તો તેને ab કહી શકાય તેથી તે જ કારણ છે કે આપણે કોઈ અન્ય પ્રત્યય બદલી રહ્યા નથી અને આ ખૂણો 45 ડિગ્રી છે તેનો અર્થ એ કે જો આપણે આગળના દેખાવથી જોઈએ તો લંબચોરસ 45 ડિગ્રી ઢાળ બનાવે છે હવે આ લાઈનોને નીચે પ્રોજેક્ટ કરો તેથી તે રીતે પ્રોજેક્શન્સને સ્થાનાંતરિત કરવા માટે અ આપણા રોલર સ્કેલનો ઉપયોગ કરો હવે આ એક લંબચોરસ છે જેનો એક પ્રોજેક્શન્સ આં છે અને બીજો પ્રોજેક્શન્સ તે છે તેથી જો આપણે તેને ઘાટા કરી દઇએ તો લંબચોરસ 30 mm લે છે 50 mm છે તેની નાની લંબાઈ હોરીઝોન્ટલ પ્લેન પર પહોળાઈ સાથે પડેલી છે અને 45 ડિગ્રી જેટલું ફેરવી લે છે જો આપણે ઉપરના દેખાવથી જોઈએ છીએ તો તે નાના માપના લંબચોરસ જેવું લાગે છે તો ચાલો આ બિંદુઓને ઉપરના વ્યૂ માં a 1 b 1 c 1 અને d 1 કહીએ હવે આપણે આ આખી વસ્તુને a 1 અથવા આ b 1 c 1 ની સંદર્ભમાં ફેરવવાનું છે આ તે વસ્તુ છે જે આપણે દોરવા માંગીએ છીએ જ્યારે પ્લેનની સપાટી HP સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે ત્યારે તે નાની બાજુ માટે 30 ડિગ્રી ખૂણો બનાવશે તેથી આ એક નાની બાજુ છે આ આપણે તેને તે દિશામાં 30 ડિગ્રી બનાવવું પડશે તો ચાલો આપણે તે લંબાઈ સ્થાનાંતરિત કરીએ તેથી અહીં સૌ પ્રથમ ડ્રોઇંગ શીટ પર જો આપણો લંબચોરસ 30 ડિગ્રી બનાવતો હોય તો પહેલા આ પોઇન્ટ સ્થિત કરો ત્યાં નાની લાઈન ત્યાં કયાંક 30 ડીગ્રી ખૂણો બનાવે છે આ રેખાઓ જોડી દો આ 30 ડિગ્રીનો કોણ છે અને આપણે આ બિંદુ સ્થિત કરવાનું છે તેથી જો a 1 ni સંદર્ભમાં આપણે તેને ફેરવી રહ્યા છીએ જો તે શરત હોય તો સ્વાભાવિક રીતે પ્રોજેક્શન ક્યાંક એ જ રહે છે કે આ a 1 b 1 ફેરવાય જાય છે તો ચાલો આપણે તે a 1 b 1 લંબાઈ સ્થાનાંતરિત કરીએ તેથી જો અમારી પાસે તેટલી લંબાઈ ન હોય તો આપણે તેને સ્થિત કરવા માટે આ લંબાઈ વધારીએ છીએ તેથી આ પ્રોજેક્શન્સ પર ચાલો આપણે આ લોકસ રાખીએ કદાચ આપણું a 1 અહીં છે કારણ કે આપણે તેને સંદર્ભમાં આપણે ત્યાં 30 ડિગ્રી ફેરવીશું જો તે શરત છે તો રેખાઓ ની આજુબાજુની 30 ડિગ્રી એ સ્થિત કરો આ a1 રેખા જોડો તેથી તે એક અહી છેદે છે તે પછી a 1 અને b 1 ખસેડો a 1 ની સંદર્ભમાં આપણે તેને ફેરવી રહ્યા છીએ a 1 સરખું જ રહે છે તો આપણો b બિંદુ b 1 b 1 અહીં આવશે ચાલો આપણે a 1 અને b 1 ને જોડીએ તેને કાટખૂણે મારે આ અન્ય બિંદુઓ દોરવા પડશે જેમ કે c અને d તો ચાલો આપણે તેને વધારીએ તે જ રીતે આ લાઈન લંબાવી તે જ લંબાઈ આપણે જોવા જઈ રહ્યા છીએ અને આ b 1 c 1 પણ આપણે એ જ વસ્તુ જોવા જઈ રહ્યા છીએ તેથી આ b 1 c 1 લંબાઈ અહીં સ્થાનાંતરિત કરો તેવી જ રીતે તે લંબાઈને સ્થાનાંતરિત કરો હવે તે પ્લેન પર આં લાઇનો જોડી દો હવે આપણે b 1 a 1 થી પસાર થતા આ b પર પ્રોજેક્ટર દોરવા પડશે ચાલો c 1 થી જોઈએ b 1 a 1 c 1 અને d 1 ચાલો a 1 નો પણ પ્રોજેક્ટર દોરીએ તે જ રીતે c 1 અને d 1 સાથે પણ અને જ્યારે આપણે એ કરી રહ્યા છીએ કે આં b ના આંતરછેદ બિંદુઓ b જે આપણે સ્થિત કરવાં છે b સાથે b અહીં છે ચાલો તેને b કહીએ a ની સાથે a આપણે તે સ્થિત કરવું પડશે તેથી આ આપણી પાસે જે મૂળ લાઈન છે તે છે a d સાથે d લાઇન છે તેને d કહો અને c સાથે c કહો ચાલો આ લાઇનો જોડો જો આપણે જોડતા હોઈએ તો પણ તે એક લંબચોરસ છે જ્યારે આપણે તેને 30 ડિગ્રી જેટલું ફેરવીએ છીએ અને જ્યારે આપણે તેને જોઈએ ત્યારે ઉપરના દેખાવ અને આગળના દેખાવથી તે ખૂણો બદલીએ છીએ તો એવું લાગે છે કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ જેવું કંઈક છે જેનો આકાર આપણે મેળવીશું તેથી દેખાવો અમુક અર્થમાં ભ્રામક છે તેઓ આપણને ઓબ્જેક્ટનો સંપૂર્ણ સાચો આકાર ન આપી શકે જ્યારે કોઈ ઓબ્જેક્ટ ફેરવવામાં આવે છે ખસેડવામાં આવે છે અને આ રીતે બીજી કોઈ રીતે જ્યારે તમે તેને સામાન્ય દિશા તરફ જોતા હોવ છો અથવા બાજુના દેખાવની જેમ આ ખૂણા અને સાચી લંબાઈ પણ થોડી વિચલિત થાય છે તેથી આ એક કારણ છે જે આ ઓબ્જેક્ટ ના સાચા આકારો શોધવા માટેનો પ્રોજેક્શન્સ અને ડ્રોઇંગ કોર્સ આપણને ધારણા કરવા માટે મદદરૂપ થાય છે તે અર્થમાં રિવર્સ એન્જિનિયરિંગ આ રીતે થાય છે તમારી પાસે તે ઓબ્જેક્ટ છે કે આ તે વસ્તુ છે જે તમે મેળવી રહ્યાં છો ભ્રમણના આધારે કોઈ સાચો આકાર મેળવવાની સ્થિતિમાં હશે આ સાચો આકાર અને સાચી લંબાઈ છે અને આ તે દેખાવો છે જે આપણે જોઈએ છીએ તે વસ્તુને યોગ્ય રીતે ફેરવીને મૂળ જગ્યા પર લાવીને આપણે આ લંબચોરસ જોશું બરાબર પછીના વર્ગમાં આપણે આ પ્લેનો વિશે વધુ શીખીશું તમારો ખુબ ખુબ આભાર